આ ત્રીજા વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે પહેલાનાં વર્ગમાં આપણે જોયું છે કે જો આપણી પાસે કરંટ એલિમેન્ટ I dl દિગ્દર્શિત હોય તો ચાલો આપણે z axis કહીએ તો વેક્ટર પોટેન્શિયલ કેવી રીતે શોધવું વેક્ટર પોટેન્શિયલ એ પણ z નિર્દેશિત કરવામાં આવશે જો કે હું તમને કહીશ કે હંમેશાં શોધવાનું એટલું સરળ નથી કે કરંટ ઘનતા વેક્ટર દિશા શું છે અને આ વિતરણ શું છે કેટલાક સરળ કિસ્સાઓમાં ખાસ કરીને કેનોનિકલ માળખાંવાળા એન્ટેના હતા જેનો અર્થ છે જાણીતા ભૌમિતિક આકારો આપણે જે શોધી શકીએ છીએ અથવા માપન પ્રયોગ દ્વારા આપણે શોધી શકીએ છીએ પરંતુ જો આપણે શોધી ન શકીએ તો આપણી પાસે અન્ય પદ્ધતિઓ મોડ આશરે ફ્રીસ ટ્રાન્સમિશન ઇક્વેશન છે જેના દ્વારા આપણે શોધી શકીએ છીએ પરંતુ આજકાલ આધુનિક કમ્પ્યુટર્સ સાથે સંખ્યાત્મક તકનીકીઓ છે તેમાંથી એક ક્ષણોની પદ્ધતિ છે ત્યાં પણ આપણે કોઈપણ જટિલ રચના શોધી શકીએ છીએ કે કરંટ ઘનતા વેક્ટર શું છે તેથી તેમાંથી આપણે શોધી શકીએ જો કે હવે આપણે આ વેક્ટર પોટેન્શિયલથી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોને અંતર બિંદુ P પર શોધી કાઢીશું P એ અમારું અવલોકન બિંદુ છે કે આને અંતરની દ્રષ્ટિએ મૂકવાનો રિવાજ છે પછી એલિવેશન એન્ગલ અને એઝિમુથ એન્ગલ અથવા થિટા ફાઇ આવશે તેથી ગોળાકાર સંકલન થશે તેથી આ વેક્ટર પોટેન્શિયલ કે જે અમે કાર્ટેશિયન સમન્વયમાં લીધેલ છે તેના ઉપયોગને કારણે કારણ કે સ્રોતની બાજુમાં આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સનો ઉપયોગ કર્યો છે પરંતુ હવે આ Az ને ગોળાકાર સંકલનમાં રૂપાંતરિત કરવાની જરૂર છે જેથી અમે તેના ક્ષેત્રો ઇલેક્ટ્રિક ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરી શકીએ તેથી તે સારી રીતે જાણીતું છે કે આ Az કંઈ નથી પરંતુ ગોળાકાર કો ઓર્ડિનેટ યુનિટ વેક્ટરની દ્રષ્ટિએ ar કોસ થેટા માઈનસ aθ સાઈન થેટા છે તેથી જો આપણે આ મૂકીએ તો એ ફેઝર A બને છે હવે અહીંથી આપણે કહી શકીએ કે આપણું વેક્ટર પોટેન્શિયલનું રેડિયલ ઘટકો Ar કંઈ નથી પણ Az કોસ થેટા અને Aθ માઇનસ Az સાઈન થેટા છે હવે એકવાર આપણે વેક્ટરની સંભાવનાને જાણ્યા પછી પ્રથમ પગલું ચુંબકીય ક્ષેત્ર H શોધવાનું છે તેથી H ફેઝર 1 બાય મ્યુ નોટ ડેલ ક્રોસ A છે તેથી આપણે ફક્ત આ ડેલ ઓપરેશન કરવું પડશે તેથી ડેલ ઓપરેશન આપણે જાણીએ છીએ કે તે ગોળાકાર સમન્વયમાં છે અને આપણી પાસે આ Ar ઘટકો છે Aθ ઘટકો છે આપણી પાસે કોઈ Aϕ ઘટકો નથી તેથી આમાંથી Hr Hθ અને Hϕ ઘટકો શોધવાનું સરળ છે તેથી હું કરું તેમ કરો હવે પરિણામ લખવા માટે Hr ઘટક 0 હશે Hθ ઘટક પણ 0 હશે પરંતુ Hϕ 1 બાય મ્યુ નોટ દ્વારા આપવામાં આવશે તેથી જો આપણે મૂલ્યાંકન કરીએ તો આપણે આ મૂલ્ય શોધી શકીએ હવે આપણે તેમાં ફેરફાર કરીશું કારણ કે અહીં k0 બાય r છે તેથી આપણે તે શરતોની જેમ 1 બાય r 1 બાય r સ્ક્વેર માંગવા નથી તેથી આપણે ફક્ત ચાલાકી કરીશું અને ફક્ત આ ખૂબ જ મહત્વપૂર્ણ ચુંબકીય ક્ષેત્ર ફાઈ ઘટક લખો તેથી આ આપણી H ફાઇ છે જેનો અર્થ છે કે ચુંબકીય ક્ષેત્રમાં ફક્ત અઝીમુથલ ઘટક હોય છે તેમાં કોઈ રેડિયલ અથવા એલિવેશન ઘટકો નથી તેથી આમાંથી તે સરળ છે ખરેખર ત્યાં બે મૂળ છે એક તે વેક્ટર પોટેન્શિયલ છે જે તમે શોધી શકો છો પરંતુ તે પણ જો હું તેને મેક્સવેલના સમીકરણમાં મૂકું છું કારણ કે હવે હું H ને જાણું છું તેથી ત્યાં H કર્લ છે જમણી બાજુ એ હશે કે જેથી સમીકરણ જે એમ્પીયરસ કાયદો મેક્સવેલનું બીજું સમીકરણ છે જો આપણે તે મૂકીએ અને તે પણ નોંધ્યું કે આ એક ફીલ્ડ પોઇન્ટ છે ખરેખર આ એન્ટેના I dl છે અને આ ફીલ્ડ પોઇન્ટ P છે તેથી અહીં કોઈ કરંટ નથી કરંટ અહીં છે તેથી આ બિંદુએ કોઈ કરંટ નથી તેથી આ બિંદુએ જે શૂન્ય છે તેથી હવે અમે મેક્સવેલના સમીકરણમાંથી ઇલેક્ટ્રિક ફીલ્ડ ફેઝર લખી શકીએ છીએ 1 બાય j ઓમેગા એપ્સીલોન નથી ડેલ ક્રોસ H છે તેથી જો આપણે તે ફરીથી કરીએ તો પછી આપણે ઘટકો શોધી શકીશું Refer Slide Time 0815 ત્યાં આપણે જોશું કે તેમાં Er ઘટકો છે Er ઘટકો 2 દ્વારા આપવામાં આવે છે ત્યાં એક Eθ ઘટકો છે આ બધા ફેઝર જથ્થા છે અને તેમાં કોઈ Eϕ ઘટકો નથી ચુંબકીય ક્ષેત્રમાં ફાઇ ઘટકો હોય છે ઇલેક્ટ્રિક ફીલ્ડમાં કોઈ ફાઈ ઘટકો નથી હોતો અહીં નવી ટર્મ એટા નોટ છે એટા નોટ મુક્ત જગ્યાની આંતરિક અવરોધ અને મ્યુ નોટ બાય એપ્સીલોન નોટ છે તેથી હવે અહીં જો આપણે Er Eθ તરફ ધ્યાન આપીએ તો પણ જો તમે Hϕ ની પહેલાંની અભિવ્યક્તિ જોઈએ તો તે હોઈ શકે તમે તેને 1 બાય r લખવાને બદલે અંતર સાથેનો તફાવત જોશો આપણે તેને k0 બાય k0 ગુણ્યા r k0 r k0 r વ્હોલ સ્ક્વેર છે પછી અહીં k0 બાય k0 ગુણ્યા r k0 r k0 r વ્હોલ સ્ક્વેર k0 r વ્હોલ ક્યુબ જોશો આનો અમારો એક વિશિષ્ટ હેતુ છે જે હું પછીથી સમજાવીશ પરંતુ આ કે k0 r શું છે ચાલો k0 r જોઈએ તેથી k0 r વેલ્યુ શું હતું k0 એ ઓમેગા હતું જો તમને ઓમેગા યાદ હોય તો રુટ ઓવર મ્યુ નોટ એપ્સીલોન નોટ જેથી અમે ઓમેગા ગુણ્યા મ્યુ નોટ એપ્સીલોન નોટ લખી શકીએ જેથી હું ઓમેગા બાય c લખી શકું જ્યાં સી ફ્રી સ્પેસમાં પ્રકાશનો વેગ છે તો k0 r શું છે k0 r ઓમેગા r બાય c છે હવે ઓમેગા એ કોણીય આવર્તન છે તેથી હું તેને સી દ્વારા આવર્તન 2 pi f r બાય c લખી શકું ફરીથી એ બાય સી લેમ્બડા છે તેથી તે 2 પાઇ બાય લેમ્બડા નોટ છે જ્યાં લેમ્બડા નોટ ઓપરેટિંગ આવર્તનને અનુરૂપ તરંગલંબાઇ છે તેથી તમે જુઓ છો કે આને એન્ટેના પરના અવલોકન બિંદુનું અંતર r અંતરને બદલે છે અમે તેને ઇલેક્ટ્રિકલ ડિસ્ટન્સ r બાય લેમ્બડા નોટ તરીકે લખી રહ્યા છીએ કારણ કે લેમ્બડા નોટ એ ઇલેક્ટ્રિકલ જથ્થો છે ખરેખર સ્રોત આ આવર્તન f0 સાથે ઓસિલેટીંગ છે f0 અનુરૂપ તરંગલંબાઇ લેમ્બડા નોટ છે તેથી જ્યાં પ્રસરણ પણ થાય છે તેથી r બાય લેમ્બડા નોટ લેમ્બડા નોટ એ તરંગ લંબાઈ છે તેથી r બાય લેમ્બડા નોટ એ વિદ્યુત અંતર છે તેથી અમે કહી શકીએ કે ઇલેક્ટ્રિક અને ચુંબકીય ક્ષેત્રો જે કરંટ એલિમેન્ટમાંથી બહાર આવે છે તે એન્ટેનાથી વિદ્યુત અંતરના કાર્યો છે Refer Slide Time 1258 હવે ચાલો ક્ષેત્રના ઘટકોને વધુ નજીકથી ધ્યાનમાં લઈએ તેથી પ્રથમ તમે તમારા ચુંબકીય ક્ષેત્રના અભિવ્યક્તિને જુઓ છો તે ચુંબકીય ક્ષેત્રનો વિચાર કરો અને ડીસી કરંટ કે જો હું ડીસી કરન્ટ મોકલું તો શું થાય છે આપણે જાણીએ છીએ કે ડીસી કરંટ k0 માટે તે ઓમેગા બાય c છે હવે ડીસી ઓમેગા માટે 0 છે તેથી k0 0 થાય છે તેથી તે ડીસી શરત છે k0 0 થાય છે તેથી Hϕ ને શું થાય છે જો આપણે Hϕ ની અભિવ્યક્તિ જોઈએ તો તે I dl બાય 4 pi r સ્કવેર સાઈન થેટા બને છે તેથી જો તમે ડીસી કરંટ મેગ્નેટિક ક્ષેત્ર મોકલો છો તે આ છે જો તમને યાદ આવે કે આ કંઈ હતું નહીં પરંતુ મેગ્નેટોસ્ટેટિક્સનો વિચાર કર્યો હોય ત્યારે અમે ચુંબકીય ક્ષેત્ર હતું જો I કરંટને મોકલો તો પછી અનંત લંબાઈ માટે l તેના પર ચુંબકીય ક્ષેત્ર અઝીમુથલ હશે જો તમને યાદ હોય તો આ બાયટ સાવર્ટ લોથી આવ્યું છે તેથી તે ડીસી માટે બાયોટ સાવર્ટ લોમાં બને છે પરંતુ આપણે ખરેખર એન્ટેના કિરણોત્સર્ગનો કેટલો સમય છે તે સમય સાથે બદલાતો કરંટ છે તો આપણી પાસે ડીસી નથી આપણી પાસે આપણું એસી કરંટ છે તેથી જો આપણે ચુંબકીય ક્ષેત્રના અભિવ્યક્તિને જોઈએ તો મને ચુંબકીય ક્ષેત્રની અભિવ્યક્તિ પર જવા દો તમે જુઓ કે આ બધી સ્થિર શરતો છે આ એક ફેઝ ટર્મ છે પરંતુ પરિમાણ મુજબ તમે જુઓ છો કે મારી પાસે ઇલેક્ટ્રિકલ ડિસ્ટન્સ r અને ઇલેક્ટ્રિકલ ડિસ્ટન્સ r નો સ્કવેર છે તેથી ત્યાં બે શરતો છે એક ઇલેક્ટ્રિકલ ડિસ્ટન્સ થી વિપરિત રીતે બદલાય છે બીજી અંતરના સ્કવેર સાથે વ્યસ્તમાં બદલાય છે તેથી અમે તે લખી શકીએ છીએ તો ચુંબકીય ક્ષેત્રમાં આપણી પાસે બે ઘટકો છે ચુંબકીય ક્ષેત્ર બે ઘટકો છે એક એ એક ભાગ્યા r સાથે બદલાય છે જયારે બીજું એક ભાગ્યા r સ્ક્વેર સાથે બદલાય છે હવે એન્ટેનાની નજીક આ r મૂલ્ય ખૂબ નાનું અથવા કે k0 r છે જે ખૂબ નાનું છે તેથી આ એક પર આ એકનું વર્ચસ્વ છે 1 બાય r છે તેથી એન્ટેનાની નજીક પ્રભુત્વ છે તમે તે લખી શકો છો હવે આ ઘટકને ઇન્ડક્શન ફીલ્ડ પણ કહેવામાં આવે છે તેથી હું સમજાવી શકીશ નહીં હવે પછીથી હું સમજાવીશ કે શા માટે આને ઇન્ડક્શન ફીલ્ડ કહેવામાં આવે છે અને આ 1 બાય r છે જો હું એન્ટેનાથી વધુ મોટા અંતર પર આગળ વધું તો આ ટર્મ આ એક સ્કવેર ટર્મ પર પ્રભુત્વ શરૂ કરશે તેથી આ ટર્મને એન્ટેનાના દૂર ક્ષેત્ર કહેવામાં આવે છે હવે દૂરનું ક્ષેત્ર શું છે અમે ફરીથી ચર્ચા કરીશું પરંતુ આ તેમનું નામકરણ છે તો આ ઇન્ડક્શન ફીલ્ડ છે આ દૂરનું ક્ષેત્ર છે તેથી હું પછીના ઉપયોગ માટે આ દૂરના ક્ષેત્ર ઘટક લખી શકું છું તેથી Hfar field હું j k0 I dl સાઈન થેટા તરીકે લખી શકું છું આ બતાવે છે કે તે એક રીત છે જે તે અઝીમુથલ દિશાની બહાર જઈ રહી છે અને આપણે પહેલાથી જ ઇન્ડક્શન ક્ષેત્ર જોઇ લીધું છે હવે અંતર કેટલું છે જ્યાં આ ઇન્ડક્શન ફીલ્ડ ઘટકો અને આ દુરનું ક્ષેત્રના ઘટકો તેઓ સમાન થાય છે ચાલો એક ક્ષેત્ર અભિવ્યક્તિ જોઈએ તેથી મૂળભૂત રીતે મારે આ બરાબરી કરવી પડશે પરિમાણ બરાબર થઈ જશે એટલે કે મારે 1 બાય k0 r બરાબર 1 બાય k0 r સ્કવેર બનાવવું પડશે r અંતરે હશે તેથી તે મને તે k0 r ની બરાબરી કરવા દો હું કહી શકું છું કે એક સરહદ rb એ k0 સ્કવેર rb સ્કવેરની બરાબર છે તેથી તે rb ની કિંમત છે જો તમે આ કરો તો તે લેમ્બડા નોટ બાય 2 પાય બનશે તેથી આશરે હું એમ કહી શકુ કે લેમ્બડા નોટ ભાગ્યા 6 છે તેથી કરંટ એલિમેન્ટથી લેમ્બડા નોટ બાય 6ના અંતરે છે ઇન્ડક્શન ક્ષેત્ર અને દૂરના ક્ષેત્રમાં તેઓ સમાન છે તેથી આ ચુંબકીય ક્ષેત્રોમાંથી આપણે લઈ શકીએ છીએ તે એક તારણ છે તેથી ચુંબકીય ક્ષેત્રમાં ફક્ત અઝીમુથલ ઘટક છે ચુંબકીય ક્ષેત્રની બે શરતો છે એક ઇન્ડક્શન ક્ષેત્ર છે અને બીજું દૂરનું ક્ષેત્ર છે હવે તે બાઉન્ડ્રી જ્યાં ઇન્ડક્શન દૂર ક્ષેત્ર ઇન્ડક્શન ક્ષેત્ર પર વર્ચસ્વ શરૂ કરે છે તે લગભગ લેમ્બડા નોટ બાય 6 ના અંતરે છે પરંતુ હવે ચાલો આપણે ઇલેક્ટ્રિક ફીલ્ડ્સને વધુ નજીકથી જોવા આવો તેથી ઇલેક્ટ્રિક ફીલ્ડમાં ફક્ત બે ઘટકો છે મુખ્યત્વે Er અને Eθ છે તેમાં કોઈ ફાઈ ઘટક નથી હવે જો આપણે આ Er ઘટકો જોઈએ આ Er ઘટકો તમે જોશો કે Er ઘટકોમાં કોઈ 1 બાય r ટર્મ નથી તેમાં 1 બાય આર સ્ક્વેર્ડ ટર્મ 1 બાય આર ક્યુબ ટર્મ છે Eθ ના ઘટક માં 1 1 બાય r ટર્મ છે તેમાં r સ્ક્વેરડ ટર્મ r ક્યુબ ટર્મ છે હું એમ કહી શકું છું કે Er ઘટકોમાં ઇન્ડક્શન ટર્મ છે ફરીથી ઇન્ડક્શન ફીલ્ડ એક કહેવાય છે તેથી Eθ ઘટકો પણ ઇન્ડક્શન ફીલ્ડ ઘટકો Er તરીકે ફાર ફિલ્ડ Eθ ઘટકો નથી પરંતુ તે બંનેની પાસે વધુ એક ટર્મ છે જે 1 બાય r ક્યુબથી બદલાય છે તો ચાલો આપણે તે ક્ષેત્રોને વધુ નજીકથી જોઈએ તેથી આગળ વધતા પહેલા હું કહી શકું છું કે આ Efar field ના કિસ્સામાં હું પછીના ઉપયોગ માટે j એટા નોટ લખી શકું છું k0 I dl સાઈન થેટા બાય 4 પાઈ r eની પાવર માઈનસ j k0 r અને તે aθ દિશામાં છે તેથી આ એક વસ્તુ છે અને આપણે જોઈ શકીએ છીએ કે Efar field માં j સમયનો તબક્કો છે જો મેં લખ્યું હોય તો ચાલો ચુંબકીય દૂરનું ક્ષેત્ર જોઈએ મેં લખ્યું નથી તેથી આનો પણ સમયનો તબક્કો j છે તેથી હું એમ કહી શકું કે બંને છે તેથી હું એમ કહી શકું છું કે બંને Efar field અને Hfar field એક જ તબક્કે છે કારણ કે બંને j છે તેથી તે સમાન સમય તબક્કામાં છે પરંતુ Efar field એ થેટા ડિરેક્ટ કરેલું છે Hfar field ફાઈ ડાયરેક્ટ કરેલું છે એટલે કે તેઓ એકબીજા સાથે ઓર્થોગોનલ છે આ બે દૂરના ક્ષેત્રો એકબીજા સાથે ઓર્થોગોનલ છે અને આ Efar field નું ગુણોત્તર કેટલું છે તેની તીવ્રતા Hfar field દ્વારા તેની તીવ્રતા તમે જોશો તે ગુણોત્તર એટા નોટ છે કારણ કે Efar field એ Eθ ઘટક પરિમાણ છે જે તમે Hfar field લો છો તે Hϕ ઘટક પરિમાણ છે જો તમે તે કરો તો તે ખાલી જગ્યા ના આંતરિક અવરોધ સમાન છે હવે જેમ મેં પહેલા કહ્યું હતું કે 1 બાય r સ્કવેર ટર્મ Er અને Eϕ Eθ ઘટક બંનેમાં હાજર છે તેથી ઇન્ડક્શન ફીલ્ડો હાજર છે Er અને Eθ પણ હવે 1 1 બાય r ક્યુબ ટર્મ શામેલ છે જે દેખીતી રીતે ઇન્ડક્શન ક્ષેત્રોના વર્ચસ્વ કરતાં ખૂબ નજીકના અંતરે પ્રભુત્વ મેળવશે Refer Slide Time 2352 તેમને 1 બાય r ક્યુબની શરતો કહેવામાં આવે છે જેને ઇલેક્ટ્રોસ્ટેટિક ક્ષેત્ર ઇલેક્ટ્રોસ્ટેટિક ક્ષેત્ર અથવા ડાયપોલ કહેવામાં આવે છે હવે આ નામ શા માટે હું સમજાવીશ કે આ નામકરણ ઇલેક્ટ્રોસ્ટેટિક શા માટે છે હવે હું અહીં એક વાત યાદ કરીશ કે જો મારે બિંદુ ચાર્જ વત્તા ક્યુ અને માઈનસ ક્યૂ અંતર dl સાથે ડાયપોલ હોય તો પછી તમે ઇલેક્ટ્રિક ફીલ્ડ શોધી શકો છો સરળતાથી શોધી કાઢો કે વિદ્યુત ક્ષેત્ર કે જે આ દ્વારા હાજર સ્વરૂપમાં આપવામાં આવશે આ મને લાગે છે કે તમે તમારા ઇલેક્ટ્રોસ્ટેટિક વર્ગોમાં કર્યું છે કે ડાયપોલ સ્થિર ડાયપોલ તે ક્ષેત્ર એવું છે હવે આ આપણા કેસમાં શું સુસંગત છે અમારું કેસ દેખીતી રીતે છે આ ઇલેક્ટ્રોસ્ટેટિક ડાયપોલ નો કેસ નથી પરંતુ આપણી ક્ષેત્રની અભિવ્યક્તિઓમાં આપણી પાસે Idl છે તેથી I આ ફેઝર I શું છે હું તેને dqબાય dt લખી શકું છું તેથી હવે ફેઝર ફોર્મ વત્તા કરી શકું છું હું આ નહીં કહીશ કે I એ dq બાય dt બરાબર છે ફેઝર સ્વરૂપમાં I ફેઝર j ઓમેગા q ફેઝર છે અને ક્યૂ ફેઝર શું છે q ફેઝર તે છે જો ચાર્જ ઓસિલેટીંગ કરે છે જેનો અર્થ છે ચાર્જ ચાલુ છે તેથી અમે પાવરને q eની પાવર j ઓમેગા થેટા એ સમય સાથે બદલાય છે તમે જાણો છો કે q એ j ઓમેગા t છે પછી હું આ લખી શકું છું તેથી જો આપણે અહીં મૂકીએ કે આ q ને બદલે જો હું અહીં આ રજૂ કરું છું અને જો હું ઓમેગા શૂન્ય પર જવા દઉં તો જો હું ઓમેગા ને 0 જવા માટે દબાણ કરું તો આપણને આ અભિવ્યક્તિમાં આ ક્ષેત્ર મળે છે તેનો અર્થ એ કે તમે આ કરો અમારા ઇલેક્ટ્રોસ્ટેટિક ક્ષેત્ર ઇલેક્ટ્રિક ક્ષેત્ર પર જાઓ તેથી અહીં આ ઇલેક્ટ્રોસ્ટેટિક ક્ષેત્રમાં તમે તેના બદલે તમે j ઓમેગા q લખો છો અને તે ઓમેગા તમે 0 પર મૂકો છો તમે જોશો આ બે ક્ષેત્રો મળશે તેથી તે આ Er ઘટક અને Eθ ઘટક જેવું જ આવશે તે ડાયપોલ્સ વસ્તુ જેવું હશે તેથી તેથી જ આ નામ આવ્યું કે આ ઘટકો તેઓ ડાયપોલ ટર્મની જેમ લાગે છે પરંતુ સવાલ એ છે કે અહીં અમારા કિસ્સામાં ડાયાપોલ ક્યાં આવી રહ્યું છે તમે ધ્યાનમાં લો કે અમારી પાસે હાલનું એલિમેન્ટ છે તેથી મારી પાસે કરંટ યુનિફોર્મ કરંટ હું અહીં સમય પ્રમાણે જુદો પરંતુ સમાન કરંટ છે હવે અહીં ગયા પછી કરંટ ઓસિલેટીંગ છે પરંતુ ચાર્જ અહીં શું કરશે તેથી ત્યાં ચાર્જનું સંચય થશે જે ચાર્જ ધ્રુવીયતાને બદલી રહ્યું છે કારણ કે કરંટ ધ્રુવીયતાના પરિવર્તન સાથે તેઓ બદલાશે પરંતુ અહીં ચાર્જનું સંચય છે અહીં ચાર્જની વિરુદ્ધ સંચય છે આ ત્વરિત સમયે જો આ વત્તા છે આ નકારાત્મક છે આગળનું ત્વરિત આ છે આગળનું ચક્ર માઈનસ q આ વત્તા q છે વગેરે પરંતુ ચાર્જ એકઠા થાય છે તેથી અહીં એક ડાયપોલ રૂપ છે તેથી આપણા કરંટ એલિમેન્ટમાં પણ આ મર્યાદિત વિસંગતતાને કારણે અહીં ડાયપોલ રૂપ છે અને તે અહીં ફાળો આપે છે પરંતુ તેની અસર તે નજીક આવતી નથી તેથી આ આ ડાયપોલ પરિભાષાની ઉત્પત્તિ છે અને ચાલો આપણે આગળ વધીએ અને વધુ વસ્તુઓ જોઈએ જો તમે Eθ અને Hϕ એનો અર્થ એમ થાય છે કે જેની અભિવ્યક્તિઓ સાઈન થીટા પર ધ્યાન આપો તો અમારી દૂરની ક્ષેત્રની શરતો Eθ and Hϕ તેઓ તેમની વિવિધતાને પાલન કરે છે તેથી આપણે કહી શકીએ કે સ્ફેરીકલ સીમેત્રીક નથી જ્યાં તમે તેને મેગ્નેટિક વેક્ટર પોટેન્શિયલ સ્ફેરીકલ સીમેત્રીક છે હવે આ મહત્વનું છે કે કેમ આપણે Eθ Hϕ સીધી રીતે સોલ્વ ના કર્યા અમે A ની મદદ લીધી કારણ કે તે સ્ફેરીકલ સીમેત્રીક પ્રકૃતિ સાથે સોલ્યુશન સરળ બને છે ફક્ત તે r થવાનું કાર્ય બને છે તે થેટા ફાઈ નું કાર્ય નહોતું પરંતુ E અને H તે થેટાનું કાર્ય છે E એ થેટાનું કાર્ય છે એચ એ ફાઈનું કાર્ય છે તેથી જો તમે r પર તેમની પરાધીનતાને અલગ કરવા માંગતા હો તેથી સીધી E ને હલ કરવામાં તે મુશ્કેલી હતી તેથી જ અમે વેક્ટર પોટેન્શિયલની મદદ લીધી ખરેખર આ હંમેશાં સાચું છે કે વિકિરણ ક્ષેત્રોમાં સ્ફેરીકલ સીમેત્રીક હોઈ શકતી નથી કારણ કે અને તે બતાવે છે કે તમારી પાસે એન્ટેના હોઈ શકતા નથી જે બધી અઝિમુથ અને એલિવેશન દિશાઓમાં સમાનરૂપે ફેલાય છે જે પછીથી ઓમ્ની એન્ટેના તરીકે નામ આપશે તેથી ઓમ્ની એન્ટેના હંમેશા શક્ય નથી હંમેશા વિકસિત ક્ષેત્રોમાં તેમને કેટલાક સ્ફેરીકલ વિતરણ હોય છે હવે આપણે પાવર ડિસ્ટ્રિબ્યુશન પર આવીશું કે આ એન્ટેનાને પાવર મળી રહ્યો છે તેનો પુરાવો શું છે કારણ કે જો આપણે તે ફેલાવીએ છીએ એટલે કરંટ ડિસ્ટ્રિબ્યુશન એન્ટેનામાંથી શક્તિ લેવામાં આવી છે જેનો અર્થ છે કે કરંટ એલિમેન્ટ અમુક જગ્યા પર બધી જગ્યાઓ પર શક્તિ વહેતી હોય છે તેથી તેના માટે આપણે આના પોઇંટિંગ વેક્ટરને ધ્યાનમાં લેવું પડશે કારણ કે હવે આપણી પાસે ફીલ્ડ અભિવ્યક્તિ છે તેથી આપણે પોઇન્ટિંગ વેક્ટર શોધી શકીએ છીએ પોઇન્ટિંગથી આપણે સરળતાથી શોધી શકીએ છીએ કે શક્તિ શું છે અને તે જોશે કે તે ફરે છે કે નહીં તે હવે પછીના વર્ગમાં જોઈશુ